આજે આપણે માનક ખર્ચ અને ભિન્નતા વિશ્લેષણ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેથી ખર્ચ અને મેનેજમેન્ટ એકાઉન્ટિંગ ના અમારા અભ્યાસક્રમમાં આપણે વિવિધ તકનીકોની ચર્ચા કરી છે જે ખર્ચ નિયંત્રણ તેમજ નિર્ણય લેતા લક્ષ્યાંકિત હતી જો તમને યાદ હોય તો આપણે પહેલેથી જ સીમાંત ખર્ચ સીવીપી વિશ્લેષણ બીઈપી જેવી તકનીકો પર ચર્ચા કરી રહ્યા છીએ તેમાંથી મોટા ભાગના નિર્ણય લેવામાં ઉપયોગી હતા આપણે બજેટિંગ અને બજેટરી કંટ્રોલ પણ શીખ્યા છીએ આ તકનીક નિર્ણય લેવા તેમજ ખર્ચ નિયંત્રણ બંને માટે ઉપયોગી છે આજે આપણે એક તકનીક શીખવા જઈ રહ્યા છીએ જેને માનક કિંમત અથવા વેરિએન્સ વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે જે મુખ્યત્વે ખર્ચ નિયંત્રણ હેતુ માટે ઉપયોગી છે હવે ખર્ચ નિયંત્રણમાં ખર્ચ નિયંત્રણનો અર્થ શું છે આપણે બેંચમાર્ક સેટ કર્યો છે આપણે એક ધોરણ નક્કી કર્યું છે અને તે ધોરણ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીએ છીએ બીજા શબ્દોમાં પ્રયત્નો નિર્દેશિત કરવામાં આવે છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે કે વાસ્તવિક કિંમત બેંચમાર્ક કરતા વધારે ન હોય અથવા માનક ખર્ચથી વધુ ન હોય આપણે કિંમત હિસાબની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારથી ઉદ્દેશ કિંમત ઓછી કરીને કિંમત ઘટાડવાનો છે તેથી કાર્યક્ષમતામાં સુધારો કરવા અને આપેલ બેંચમાર્કમાં ખર્ચ રાખવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવે છે તેથી ખર્ચના હિસાબમાં પહેલા યોગ્ય ધોરણ બનાવવાની અથવા સેટ કરવાની કોશિશ કરવામાં આવશે અને પછી આપણે ધોરણથી ભટકાઇએ નહીં તે જોવાનો વાસ્તવિક પ્રયાસ મુખ્ય છે જો આપણે વિચલિત થઈ જઈએ તો પછી ત્યાં જે વેરિએન્સ તરીકે ઓળખાય છે તે પછી આપણે તે વેરિએન્સનાં કારણોનું વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કરીશું તેથી તે સમયસર સુધારાત્મક પગલાં લઈ શકાય છે આ ટૂંકમાં તે છે કે જે માનક ખર્ચ અને વેરિએન્સ વિશ્લેષણ છે ચાલો આપણે થોડી વધુ વિગતોમાં તેની ચર્ચા કરીએ હવે આ પ્રસ્તુતિમાં આપણે વ્યાખ્યા પગલાં ધોરણો વેરિએન્સ અને વેરિએન્સ ના પ્રકારો અને વેરિએન્સ ના વિશ્લેષણ અને માનક ખર્ચ ના ફાયદા અને ગેરફાયદા વિશે શીખીશું હવે માનક ખર્ચ કેટલો છે નામ સૂચવે છે કે તે એક માનક અથવા બેંચમાર્ક છે તેથી તેને પૂર્વનિર્ધારિત કરવાની જરૂર છે અને તે કાર્યક્ષમ કામગીરીના ધોરણો પર આધારિત છે તેથી તે એક પૂર્વનિર્ધારિત કિંમત છે જેનો ખર્ચ ખૂબ જ અસરકારક રીતે કરવામાં આવે છે તેનો ઉપયોગ કિંમત નક્કી કરવાના આધાર રૂપે થઈ શકે છે અને મુખ્યત્વે તે વેરિએન્સ વિશ્લેષણ દ્વારા ખર્ચ નિયંત્રણ માટે ઉપયોગી છે આપણે તેને એક એકમના ઉત્પાદન માટેના બજેટ તરીકે પણ જોઈ શકીએ છીએ અને બજેટરી કંટ્રોલ સિસ્ટમ માં તેને બેંચમાર્ક તરીકે પસંદ કરવામાં આવે છે હવે આ માનક ખર્ચ ના પગલાં છે પહેલા આપણે ધોરણ નક્કી કર્યું ત્યારબાદ આપણે વાસ્તવિક અભ્યાસ કરીશું વેરિઅન્સ ની ગણતરી કરીશું અને વેરિએન્સીસ નું કારણ જાણીને તેમને તોડી નાખતા ચલોનું વિશ્લેષણ કરીએ છીએ હવે માનક સુયોજિત કરો હવે તે પૂર્વ નિર્ધારિત છે અથવા એકમ દીઠ માનક કિંમત છે તે એક અંદાજપત્ર છે જે માનક કિંમત પર આધારિત નક્કી કરવામાં આવે છે આગળનું પગલું એ વાસ્તવિક લોકોનો અભ્યાસ છે હવે આપણે વાસ્તવિક ખર્ચની ગણતરી કરવાની જરૂર છે તેથી કે તેઓ ધોરણો સાથે સરખાવી શકાય ત્રીજું પગલું એ વેરિયેબલ કોસ્ટની વેરિએન્સીસ છે હવે વાસ્તવિકની તુલના વેરિએન્સીસ સાથે સરખામણી કરવામાં આવે છે વાસ્તવિકની તુલના બજેટ અથવા માનક કિંમત સાથે સરખામણી કરવામાં આવે છે અને ખર્ચની વિવિધતાની ગણતરી કરવામાં આવે છે પછી અમે વેરિએન્સીસ તોડી નાખીએ છીએ અને ખર્ચને નિયંત્રિત કરવાની જવાબદારી ઠીક કરીએ છીએ જો ઇચ્છિત કરતા વધુ વેરિએન્સ હશે તો યોગ્ય પગલા લેવામાં આવશે તેથી કે વિચલના આવા કિસ્સાઓનું પુનરાવર્તન કરવામાં આવતું નથી અને જો જરૂરી હોય તો વાસ્તવિક કિંમતમાંથી પ્રતિસાદના આધારે ધોરણ ફરીથી સેટ કરવા માટે જઈ શકે છે હવે ધોરણો કયા પ્રકારનાં છે જેમ આપણે જોયું છે કે માનક ખર્ચમાં પ્રથમ પગલું ધોરણ નક્કી કરવું છે જો ધોરણો ખૂબ ઊંચા હોય તો તેઓ અગમ્ય બની જાય છે તેથી તે લોકોને પ્રાપ્ત કરવા માટે તેમના પ્રયત્નો કરવા માટે ડિમોટિવ કરે છે આ જ સમયે જો ધોરણો ખૂબ નીચા હોય તો તે પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો કરવો એ મૂર્ખ બની જાય છે કારણ કે તે આપમેળે પ્રાપ્ત થશે અને પ્રભાવ સુધારવા માટે ભાગ્યે જ કોઈ પ્રેરણા હશે તેથી જ ધોરણોને યોગ્ય રીતે સેટ કરવું ખૂબ જ જરૂરી છે તે માટે આપણે વિવિધ પ્રકારનાં ધોરણોને સમજીએ તેથી કે આપણે આપણા માટે યોગ્ય ધોરણ પસંદ કરી શકીએ પ્રથમ એક આદર્શ ધોરણો છે હવે જ્યારે તેઓ કિંમતો અને મજૂર સૌથી વધુ અનુકૂળ હોય અને જ્યારે સૌથી વધુ આઉટપુટ પ્રાપ્ત થાય અને ઉત્તમ ઉપકરણો અને લેઆઉટનો ઉપયોગ થાય અને તમામ સંસાધનોનો મહત્તમ ઉપયોગ થાય ત્યારે તેઓ પ્રાપ્ત પ્રાપ્તિના સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે તેથી આ એક સૌથી આદર્શ સ્થિતિ છે જ્યાં આઉટપુટ મહત્તમ છે અને ખર્ચ ન્યૂનતમ છે તેથી જ તે એક આદર્શ દૃશ્ય છે અને આવા ધોરણોને આદર્શ ધોરણો કહેવામાં આવે છે હવે પછીનું સામાન્ય ધોરણો છે જેમ કે તમે બધા જાણો છો કે આદર્શ ધોરણોને હાંસલ કરવું ખરેખર ખૂબ મુશ્કેલ છે તેથી જ આપણે આવીએ છીએ અને તેમને ક્રમમાં નીચે સામાન્ય ધોરણો પર લાવવાનું પ્રયત્ન કરીએ છીએ હવે આ સામાન્ય ઓપરેટિંગ શરતો હેઠળ પ્રાપ્ત થઈ શકે છે તેથી અહીં ઉચ્ચતમ સંભવિત ઉત્પાદન ધારણ કરવાને બદલે આપણે ધારીએ છીએ કે થોડોક સામાન્ય નિષ્ક્રિય સમય હશે અને પ્રવૃત્તિ સામાન્ય કાર્યક્ષમતા સાથે આગળ વધશે અને ત્યાં સારા ઉપકરણો છે પરંતુ તે જરૂરી નથી કે તે શ્રેષ્ઠ ઉપકરણો છે માંગ સારી છે પરંતુ તે આવશ્યકપણે મહત્તમ નથી તેથી આ સામાન્ય ધોરણો છે જે સામાન્ય સ્થિતિઓ માટે સુયોજિત થયેલ છે હવે આ મૂળભૂત અથવા બોગી ધોરણો છે આ ધોરણો ત્યારે ઉપયોગમાં લેવાય છે જ્યારે તેઓ એકદમ લાંબા સમય સુધી સતત અથવા અવ્યવસ્થિત રહેવાની સંભાવના હોય છે તેથી બેઝ યર પસંદ કરવામાં આવે છે અને વ્યવસ્થિત રીતે ધોરણોને નિર્ધારિત કરવા માટે કોઈ સમય અથવા કુશળતા ન હોઈ શકે તેથી બેઝ યર માં જે કંઇ પ્રાપ્ત થાય છે એટલે કે જો બેઝ યર સામાન્ય છે તો તેને યોગ્ય બેઝ યર પસંદ કરવામાં આવે છે અને જે બેઝ યર માં પ્રાપ્ત થાય છે તે ધોરણ તરીકે માનવામાં આવે છે તેથી જ તેને મૂળભૂત ધોરણો તરીકે ઓળખવામાં આવે છે હવે તફાવત મૂળભૂત કિંમતની ટકાવારી તરીકે ગણવામાં આવે છે હવે પછીનું એક વર્તમાન ધોરણો તરીકે ઓળખાય છે હવે આ ધોરણો વર્તમાન સમયગાળા માટેના વાસ્તવિક ખર્ચની વ્યવસ્થાઓની અપેક્ષાને પ્રતિબિંબિત કરે છે હવે ગતિશીલ દૃશ્યમાં પાયાના ધોરણો તરફ જવા યોગ્ય ન થઈ શકે કારણ કે બજારો બદલાવાના છે ભાવ બદલાવાના છે ઇનપુટ ખર્ચ તે પાસાઓને સમાવીને બદલાશે વર્તમાન ધોરણો નિર્ધારિત છે અને આયોજિત આઉટપુટ માટે કાર્યક્ષમ કામગીરી સાથે શું ખર્ચ થવાની સંભાવના છે જે અમને વર્તમાન ધોરણ આપે છે હવે પછીનું એક વૈવિધ્ય છે આપણે જાણીએ છીએ કે માનક અને વાસ્તવિક વચ્ચેના તફાવતને વેરિએન્સીસ તરીકે ઓળખવામાં આવે છે તે સેટ બેંચમાર્કથી વિચલન છે દેખીતી રીતે તે અનુકૂળ અથવા પ્રતિકૂળ હોઈ શકે છે ચાલો માની લઈએ કે તમે તમારા માટે 95 ગુણ મેળવવાની એક ધોરણ નક્કી કરી છે અથવા આપણે ઓ ગ્રેડ કહીએ જો ખરેખર તમે માત્ર 85 ગુણ મેળવો છો તો તે 10 ગુણનો ભિન્ન હશે શું આ અનુકૂળ અથવા પ્રતિકૂળ વેરિએન્સ છે દેખીતી રીતે તે પ્રતિકૂળ છે કારણ કે આપણે પ્રદર્શન અથવા સિદ્ધિ વિશે વાત કરી રહ્યા છીએ તેથી વધુ સારું પરંતુ આપણે અહીં જેની ચર્ચા કરી રહ્યા છીએ તે માનક ખર્ચ છે ખર્ચની સ્થિતિમાં ઓછું તે સારું તો ધારો કે આપેલા આઉટપુટ માટે માનક કિંમત 1000 રૂપિયા છે અને જો વાસ્તવિક 1300 છે વેરિએન્સ શું છે ધોરણ 1000 હતું ખરેખર 1300 તેથી વેરિએન્સ 300 છે તે એક પ્રતિકૂળ પરિણામ છે કારણ કે આપણે બજેટ કરતાં વધુ ખર્ચ કર્યો છે સમાન તરંગ વાસ્તવિક કિંમત ઓછી છે અમે તેને અનુકૂળ વેરિએન્સ તરીકે ધ્યાનમાં લઈશું હવે ફક્ત 300 નો આ તફાવત જાણીને તે પર્યાપ્ત ન હોઈ શકે કારણ કે અમે તેના મૂળ વિષયોની કિંમત જાણવા માંગીએ છીએ કે શા માટે આ વેરિએન્સ થઈ છે તેથી આપણે તેને કારણોસર તોડી શકીએ છીએ અને પછી જરૂરી ઉપચારાત્મક પગલાં લઈ શકીશું તેથી ઓછામાં ઓછા આવતા મહિનામાં અથવા પછીના સમયમાં વધુ પડતા ખર્ચને પુરસ્કાર રૂપે આપવામાં આવે છે બરાબર તેથી તે જ એક વેરિએન્સ છે હવે વેરિએન્સ ને નિયંત્રિત અને બેકાબૂ માં તોડી શકાય છે હવે માનક ખર્ચનો હેતુ કાર્યક્ષમતામાં સુધારો કરવાનો છે કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે આપણે વેરિએન્સીસને ટાળવું જોઈએ તેથી આપણે મુખ્ય પ્રકારોના કારણોસર તપાસ કરીએ છીએ અને આપણે તેના માટે સુધારણાત્મક પગલાં લેવાની ઇચ્છા રાખીએ છીએ કે તે વેરિયન્સેસને અને નિયંત્રિત અને બેકાબૂ માં તોડવું યોગ્ય છે નામ સૂચવે છે તેમ નિયંત્રિત એટલે તે વેરિએન્સ જેઓને વિભાગીય સ્તરે નિયંત્રિત કરી શકાય છે તેથી અમે યોગ્ય સુધારાત્મક પગલાં લઈ શકીએ છીએ અને આ વેરિએન્સ ને ટાળી શકીએ છીએ જ્યારે અનિયંત્રિત વેરિએન્સ તે છે જે આપણા નિયંત્રણથી બહાર છે તેમનાથી બચવું શક્ય નથી તેથી ધોરણ પોતાને સુધારી શકાય છે તેથી કે ભવિષ્યમાં વેરિએન્સ ને ટાળી શકાય છે તમે મને નિયંત્રણમાં અને અનિયંત્રિત વેરિએન્સ નું ઉદાહરણ આપી શકો છો ચાલો ધારીએ કે આપણને એક ઉદાહરણ લેવામાં આવ્યું છે કે માનક કિંમત 1000 હતી ચાલો આપણે કહીએ કે તે કાચા માલની કિંમત છે અને આપણે 50 યુનિટ કાચા માલનો વપરાશ 20 રૂપિયા પ્રતિ યુનિટ કરી રહ્યા છીએ તેથી 50 ગુણ્યા 20 થી આપણને આપે છે મટીરિયલ કોસ્ટ તરીકે 1000 રૂપિયા આપે છે બરાબર હવે વાસ્તવિકતામાં 50 યુનિટને બદલે જો આપણે 60 યુનિટનો વપરાશ કરીએ અને 20 રૂપિયાને બદલે આપણો ઇનપુટ ખર્ચ 30 રૂપિયા થઈ જાય તો વાસ્તવિક શું હશે 60 ગુણ્યા 30 નો અર્થ થાય છે વાસ્તવિક કિંમત ધોરણ 1000 ની સામે 1800 જેટલી હશે તેથી ત્યાં 800 પ્રતિકૂળ વેરિએન્સ છે હવે કયો ભાગ નિયંત્રિત કરવા યોગ્ય છે અને કયો ભાગ નિયંત્રિત કરવા યોગ્ય નથી હવે આપણને વધારે માહિતીની જરૂર છે ધારો કે તે કહેવામાં આવે છે કે એકમોનો વધારાનો વપરાશ કામદારોની બેદરકારીને કારણે છે પરંતુ કિંમતોમાં વધારો એટલા માટે છે કે બજારના ભાવ પોતે જ વધી ગયા છે તેથી હવે તમે નિયંત્રિત અને અનિયંત્રિત માં તોડી શકો છો મને લાગે છે કે તમારા માટે હવે તે કરવું શક્ય બનશે કારણ કે 50 એકમોને બદલે આપણે 60 એકમોનો વપરાશ કર્યો છે તેથી 10 એકમો વધુ બેદરકારીને કારણે છે તેથી આપણે તેને નિયંત્રિત કરી શકાય તેવા વેરિએન્સ તરીકે ચિહ્નિત કરી શકીએ છીએ પરંતુ કિંમતો આપણા નિયંત્રણમાં નથી તેથી તે બજેટ કરવામાં આવ્યું હતું કે આપણે કાચા માલના દરેક યુનિટને 20 રૂપિયામાં મેળવીશું પરંતુ હવે ભાવ 30 થઈ ગયો છે તેથી અનિયંત્રિત કારણોને લીધે 10 યુનિટ દીઠ વધારાની રકમ શું છે તેથી આપણે તેને અનિયંત્રિત રૂપો તરીકે માર્ક કરી શકીએ છીએ અલબત્ત છાપ હેઠળ ન બનો કે હંમેશાં જથ્થાના પ્રકારો નિયંત્રિત કરવા યોગ્ય હોય છે અને કિંમતો બેકાબૂ હોય છે તે અન્ય રીતની આસપાસ પણ હોઈ શકે છે પરંતુ આપણને આપેલા ઉદાહરણમાં સમજવા માટે તમે કંટ્રોલ કરવા યોગ્ય મળ્યા હોત જેનો અર્થ કાર્યક્ષમતામાં સુધારો કરીને વિભાગ દ્વારા નિયંત્રિત કરી શકાય છે જ્યારે કંઈક બાહ્ય દળોને કારણે નથી જે અમારા ડોમેનની અંતર્ગત અમે તેને અનિયંત્રિત વેરિએન્સ મળતાં કહેશું હવે ચાલો જોઈએ વિપરિત વિશ્લેષણ શું છે તેથી ફક્ત સંપૂર્ણ વેરિએન્સ જાણીને તે આપણા માટે પૂરતું નથી આપણે તેના કારણો છે તે જાણવા માંગીએ છીએ તે કારણો છે તે જાણવા માટે આપણે તેને કારણોસર તોડવાની જરૂર છે તો જ આપણે સુધારાત્મક પગલાં લઈ શકીએ તેથી હવે કાર્યક્ષમતાને કારણે વેરિએન્સ માટેનું એક મહત્વનું કારણ છે નામ સૂચવે છે કે જો કંપની અથવા સંબંધિત વિભાગ સંસાધનોનો અસરકારક રીતે ઉપયોગ કરી રહ્યું નથી તો કાર્યક્ષમતાને કારણે તે વેરિએન્સ હશે તે સામગ્રીની માત્રા હોઈ શકે છે કે અતિશય સામગ્રીનો વ્યય થાય છે તે મજૂર સમય હોઈ શકે છે મને લાગે છે કે આપણે બધાં વિવિધ કારણોસર આપણો સમય બગાડવાની આદત પાડીએ છીએ જે સમયનો બિનકાર્યક્ષમ ઉપયોગ છે જે એક અયોગ્યતા પણ છે તેથી તે સામગ્રી માટે હોઈ શકે છે તે મજૂર હોઈ શકે છે તે શક્તિ માટે હોઈ શકે છે તેથી જ્યારે સ્રોતનો અનિચ્છનીય ઉપયોગ થાય છે ત્યારે તે આપણને ખોટ આપે છે જે એક અસમર્થતા વેરિએન્સ છે કિંમતના પરિબળોને કારણે પણ વેરિએન્સ છે હવે બજારના ભાવમાં ફેરફાર થઈ શકે છે જો સામગ્રીના ભાવમાં વધારો થાય છે અથવા ઘટાડો થાય છે તો તે કિંમતોમાં ફેરફાર કરશે તે જ રીતે વેતન દર અથવા મજૂર દર વધે છે અથવા ઘટાડે છે તેનાથી ભાવમાં વિપરિતતા થાય છે જો વીજળીનું બિલ વધે એમ કહેવાની જેમ પરોક્ષ ખર્ચમાં વધારો થાય છે તો પેટ્રોલની કિંમત વધે છે જેને ભાવના વેરિએન્સ કહેવામાં આવે છે તેથી મુખ્ય 2 કારણો કાર્યક્ષમતા અને ભાવ છે પરંતુ ત્યાં એક વધુ કારણો પણ છે વોલ્યુમના કારણે એક મહત્વપૂર્ણ કારણ કે તે પ્રવૃત્તિના સ્તરમાં ફેરફારને કારણે છે કારણ કે અમે પ્રવૃત્તિના ચોક્કસ સ્તર પર બજેટ બનાવ્યું છે જો આપણી પ્રવૃત્તિનું સ્તર વધે છે કે જે ખર્ચમાં પરિવર્તન તરફ દોરી જાય છે જે તે ફેરફારોને વોલ્યુમ વેરિઅન્સ તરીકે કહેવામાં આવે છે હવે આપણે બધાએ વેરિયેબલ ખર્ચ અને નિયત ખર્ચ શીખ્યા ધારો કે પ્રવૃત્તિના સ્તરમાં ફેરફારની વોલ્યુમ વિવિધતા પેદા થશે જેમાંના ખર્ચમાં ફેરફાર અથવા નિશ્ચિત છે શું તમે ફક્ત વિચારવાનો અને જવાબ આપવાનો પ્રયત્ન કરી શકો જો તમને યાદ છે કે ડિઝાઇન દ્વારા વેરિયેબલ કિંમત પ્રવૃત્તિના સ્તર સાથે બદલવાનો છે તેથી દરેક વધારાની એકમ સાથે ચલ કિંમત બદલવા માટે સેટ છે તેથી પ્રમાણભૂત ચલ કિંમત પણ એકમોની સંખ્યા સાથે બદલાશે પરંતુ જ્યારે નિયત ખર્ચની વાત આવે ત્યારે તે એક બજેટ નિશ્ચિત કિંમત છે તે એકમોની સંખ્યા સાથે બદલાતું નથી પરંતુ જ્યારે અમારા માટે એકમોની સંખ્યા બદલાય છે ત્યારે તેની અસર તેની અસરમાં બદલાવ આવશે શું તમે મને સમજી રહ્યા છો માની લો કે ભાડા 100000 છે જે બજેટ મુજબ છે અમારા અંદાજ પ્રમાણે જ્યાં એકમની સંખ્યા 5000 છે તેથી 5000 પર 100000 એટલે કે 20 રૂપિયા પ્રતિ યુનિટ ભાડુ ખર્ચ છે જે તે ઉત્પાદન ખર્ચ પર લે છે વાસ્તવિકતામાં જો એકમોની સંખ્યા 5૦૦૦ થી વધીને ૧૦૦૦૦ થાય તો એકમ દીઠ ખર્ચ નીચે આવશે કુલ ખર્ચ સમાન 100000 રહેશે પરંતુ એકમ દીઠ ખર્ચ નીચે આવશે જે વોલ્યુમ ના વેરિએન્સ તરફ દોરી જશે કારણ કે આપણે ખરેખર એકમ દીઠ 20 નો અંદાજ લગાવ્યો હતો તે સારું છે કે વાસ્તવિક કિંમત એકમ દીઠ માત્ર 10 છે આ તફાવત વોલ્યુમ વેરિએન્સ છે જો વાસ્તવિક આઉટપુટ ખોટું હોય તો આસપાસ અન્ય રીત તે પ્રતિકૂળ વોલ્યુમ વેરિએન્સ તરફ દોરી જશે શું તમે મને સમજી રહ્યા છો આપણે કેસ લેવા જઈ રહ્યા છીએ પરંતુ આ તે ખ્યાલની સમજ હતી તેથી 3 મુખ્ય કારણો છે કાર્યક્ષમતા સંબંધિત ભાવ સંબંધિત અને વોલ્યુમ સંબંધિત હવે ખર્ચના તત્વો મુજબ વેરિએન્સ પણ તોડી શકાય છે તેથી અહીં આપણે ભૌતિક મજૂર ઓવરહેડ્સ અને વેચાણના વેરિએન્સ માં વેરિએન્સ ને તોડી શકીએ છીએ બદલામાં આ ઓવરહેડ વેરિઅન્સને વેરીએબલ ઓવરહેડ્સ અને ફિક્સ્ડ ઓવરહેડ્સ માં વિભાજીત કરી શકાય છે પરંતુ આ મુખ્ય કારણો છે જે વેરિએન્ટ તરફ દોરી જાય છે હવે માલ વેરિએન્સ ના કારણો આપણે જાણીએ છીએ કે સામગ્રી ખર્ચ એ કિંમતના ઇનપુટ ભાવોમાં વપરાશના એકમો છે તેથી કારણો પણ તેના પરથી લેવામાં આવ્યા છે જો મૂળભૂત કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવે તો તે એક મહત્વપૂર્ણ ખર્ચ હોઈ શકે છે અન્ય પ્રમાણમાં વધુ વપરાશ અથવા ઓછા વપરાશમાં પરિવર્તન છે કેટલીકવાર જે સામગ્રી અમને મળે છે તે ગુણવત્તાયુક્ત ગુણવત્તાની હોય છે જેનાથી ઉત્પાદન પ્રક્રિયામાં નુકસાન થાય છે કેટલીકવાર સામગ્રીનો ઉપયોગ કરતી વખતે બિનકાર્યક્ષમ ઉપયોગ થાય છે કારણ કે મશીન ખામીયુક્ત છે અથવા કામદારો બેદરકાર છે પેલિફેરેજ જેવાં કારણો પણ હોઈ શકે છે કે જે સામગ્રી સંગ્રહિત છે તેનો દુરૂપયોગ અથવા ગેરરીતિ કરવામાં આવી રહી છે હવે ચાલો સામગ્રીના વિવિધ પ્રકારોની ગણતરી કેવી રીતે કરવી તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ કૃપા કરીને તેને કાળજીપૂર્વક સમજો કારણ કે આ સૂત્રો આધાર છે જો તમે સામગ્રી તફાવતોને કાળજીપૂર્વક સમજો છો તો તમે મજૂર ઓવરહેડ વેચાણ માટે સમાન સૂત્રોનો ઉપયોગ કરી શકો છો હવે કુલ વેરિએન્સ મુખ્ય તફાવત એ મટિરિયલ કોસ્ટ વેરિએન્સ છે હવે આ માનક અને વાસ્તવિકની તુલના છે તેથી તે માનક કિંમત ઓછા બાદની વાસ્તવિક કિંમત છે માનક ખર્ચ એ માનક કિંમત થી ગુણ્યા માનક જથ્થા માઇનસ વાસ્તવિક કિંમતમાં થી ગુણ્યા વાસ્તવિક જથ્થામાં આવે છે આ આપણને કુલ વેરિએન્સ આપશે મને સમજી રહ્યો છે આ આપણા માટેના મટિરિયલ ખર્ચ છે હવે અમે તેને કારણોને વહેંચવા માંગીએ છીએ તે ભાવ સંબંધિત કારણોસર હોઈ શકે છે અથવા તે ઉપયોગ સંબંધિત કારણોસર હોઈ શકે છે તેથી મટિરિયલ પ્રાઈસ વેરિએન્સ એ તે કિંમતો વચ્ચેનો તફાવત છે જે કૌંસમાં હોય છે જે અમને માનક કિંમત માઈનસ વાસ્તવિક કિંમત મળી છે અને આપણે તેને વાસ્તવિક જથ્થા દ્વારા ગુણાકાર કરીએ છીએ તેથી આ કિંમત વચ્ચેનો તફાવત છે જે એક અન્ય વપરાશ વેરિએન્સ છે અથવા તેને જથ્થાના વેરિએન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી તે માનક જથ્થા અને વાસ્તવિક જથ્થા વચ્ચેનો તફાવત છે અને આપણે તેને માનક ભાવ દ્વારા ગુણાકાર કરીએ છીએ હવે કુલ વપરાશના વત્તાની કિંમત ખર્ચ સાથે મેળ ખાવી જોઈએ હવે તમને ખ્યાલ આવે છે કે શા માટે અહીં આપણે તેને વાસ્તવિક જથ્થા દ્વારા ગુણાકાર કર્યો છે પરંતુ જ્યારે આપણે પ્રમાણની તુલના કરીએ ત્યારે આપણે માનક ભાવોથી ગુણાકાર કર્યો તમે ખર્ચ વિશે વિચારી શકો છો વાસ્તવિક જથ્થો અને વાસ્તવિક કિંમત અથવા માનક જથ્થો અને માનક ભાવ કેમ નહીં લેવાય તે કામ કરશે નહીં આપણે વાસ્તવિક જથ્થા અને માનક ભાવો લેવાનું છે એક અલબત્ત ગાણિતિક કારણોસર જો બંને સ્થળોએ આપણે વાસ્તવિક લઈએ તો તે પેટા વેરિએન્સ ની ડુપ્લિકેશન હશે બીજું અને વધુ મહત્ત્વનું કારણ સૈદ્ધાંતિક રૂપે તે છે જે કિંમતોનો હવાલો લે છે આ ખરીદી વિભાગ છે તેઓએ ખોટા ભાવે વધારે ખરીદી કરી છે અથવા ઓછા ભાવે કરી છે અથવા તે બજારના કારણોસર હોઈ શકે છે પરંતુ તે ખરીદી અથવા બજાર સાથે કરવાનું કંઈક છે અને તેઓ વાસ્તવિક જથ્થાને સંભાળી રહ્યા છે તેથી જ કિંમતોની તુલના જે તે પ્રથમ સૂત્ર છે જે આપણે તેને વાસ્તવિક જથ્થા દ્વારા ગુણાકાર કરીએ છીએ પરંતુ જ્યારે તે વપરાશની તુલનાની વાત આવે છે ત્યારે તે ફેક્ટરીમાં કંઈક થાય છે તેથી માનક જથ્થો વપરાશ કરવાને બદલે આપણે ક્યાં તો વધુ કે ઓછા પ્રમાણમાં વપરાશ કર્યો છે પરંતુ ફેક્ટરીમાં કામ કરતા કામદારો અથવા સુપરવાઇઝરોને બજારના વાસ્તવિક ભાવો વિશે કંઇ ખબર હોતી નથી તેઓ ફક્ત માનક બજાર કિંમત જ જાણે છે એટલા માટે જ જ્યારે આપણે તેમને જવાબદાર ઠેરવીએ છીએ ત્યારે તે માનક ભાવો લેવાનું તાર્કિક છે પરંતુ ખરીદી વિભાગ કે જે ભાવમાં ફેરફાર છે તે વાસ્તવિક જથ્થો લઈએ છીએ જો તમે ગાણિતિક ગણતરી કરો છો તો તમે સમજી શકશો કે આ સાથે કુલ સામગ્રીના ખર્ચના વેરિએન્સ ધોરણ સાથે મેળ ખાશે નહીં તો કુલ મેળ ખાતો નથી આગલા સત્રમાં આપણે વાસ્તવિક કેસ લઈશું અને સામગ્રીના ખર્ચમાં વેરિએન્સ ગણતરી કરવાનો પ્રયાસ કરીશું ત્યાં સુધી આપણે અહીં અટકીશું પરંતુ માનક કિંમત અને વેરિએન્સ તે ખ્યાલને સમજવાનો પ્રયાસ કરો અને આ સૂત્રો કાળજીપૂર્વક જાણો કારણ કે આપણે તે પછીના સત્રમાં તેમની જરૂર પડશે